નમસ્તે હું IIT કાનપુર તરફથી જયંતા ચેટર્જી છું અમે સેવા સંચાલન ના આ હાલના નવા સમકાલીન વિશ્વ અને આજની ટેકનોલોજી અને આજની વ્યાપાર આવશ્યકતાઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયામાંથી ઉદ્ભવતા મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છીએ છેલ્લા સત્રમાં અમે આ ચોક્કસ આકૃતિ સાથે સમાપ્ત કર્યું અને અહીંથી આપણે આજની શરૂઆત કરીશું આ એક ખૂબ જ સારી સમૃદ્ધ આકૃતિ છે તે સંપૂર્ણ નવું સેવા વિકાસ ચક્ર દર્શાવે છે અમે છેલ્લા સત્રમાં અન્સોફ મેટ્રિક્સ અને નવા ગ્રાહકો અથવા હાલના ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવી સેવા કેવી રીતે ઉત્પન કરી શકાય અથવા હાલની સેવાને નવા ગ્રાહકો સુધી લઈ જઈ શકાય તેની ચર્ચા કરી પરંતુ શરૂઆતમાં જ્યારે જરૂરિયાત અનુભવાય છે તકને ઓળખવામાં આવે છે તકનું મૂલ્યાંકન કરવામાં આવે છે અમે પ્રક્રિયા શરૂ કરીએ છીએ જેને અમે વ્યવસાય વિશ્લેષણનો તબક્કો કહીએ છીએ પછી અમે ડિઝાઇન તબક્કામાં જઈએ છીએ વિકાસના તબક્કામાં જ્યાં સેવાઓની ડિઝાઇન અને પરીક્ષણ પ્રોટોટાઇપ બનાવવામાં આવે છે આ તે છે જ્યાં નક્શો ખૂબ મદદ કરે છે જ્યાં આપણે હાલની સેવાઓમાંથી વિચારો મેળવી શકીએ છીએ અને વર્તમાન સેવાઓમાં પ્રવાહને કેવી રીતે માપાંકિત કરી શકાય છે પછી તે નકશા માંથી સેવા બ્લોક્સ અને સ્પર્શ બિંદુ અને નિષ્ફળ મુદ્દા અને અડચણ બિંદુઓ અને મહત્વ ના બિંદુઓ અથવા રાહ જોવા ના તબક્કા ને ઓળખીને અમે પછી પેટા પદ્ધતિ નું આલેખન કરી શકીએ છીએ તે પેટા પદ્ધતિ નું પરીક્ષણ કરી શકીએ છીએ અને પછી અમૂર્ત સેવાઓ સાથેના ઘણા કિસ્સાઓમાં અમારે માર્કેટિંગ પ્રક્રિયાના ભાગ રૂપે કેટલાક નમૂના પરીક્ષણ અનુભવ વહેંચણી વગેરે બનાવવાની જરૂર છે અને પછી અમે જે તબક્કે ગ્રાહકોને વારંવાર સામેલ કરીએ છીએ તે લોકોની તમામ તાલીમ માં અમે ગ્રાહકોને પણ સામેલ કરીએ છીએ જ્યારે વિવિધ પ્રક્રિયાના મોડ્યુલ વિકસાવવામાં આવે છે અને તેનું પરીક્ષણ કરવામાં આવે છે અને પછી અમે કેટલાક પાયલોટ રન કરીએ છીએ કેટલાક ટેસ્ટ માર્કેટિંગ કરીએ છીએ અને સેવા શરૂ કરીએ છીએ પૂરા માપ માં કેટલાક પોસ્ટ લોંચ કરો અને પછી ફરીથી બનાવવા ના તબક્કા પર આવો તેથી આ તે ચક્ર છે જે સારી ગતિશીલ સેવા કંપનીમાં ચાલુ રહે છે અને આજે અમે જાણીએ છીએ કે દરેક તબક્કે વિશ્લેષણના તબક્કામાં ડિઝાઇનના તબક્કામાં ગ્રાહકની સીધી સંડોવણી માટે અમારી ભૂમિકા છે ખાસ કરીને આ બે તબક્કામાં અને અલબત્ત સમિક્ષા તબક્કા પર લોંચ પછી સમિક્ષા તબક્કા પર જ્યાં આપણે ડ્રોઈંગ બોર્ડ પર પાછા જઈ શકીએ છીએ અને વિચાર નિર્માણ સાથે ફરી શરૂ કરી શકીએ છીએ તેથી આપણે ફરીથી સેવા કર્મચારીઓ સેવા ગ્રાહકો અને સેવા સંસ્થાઓ દ્વારા રચાયેલ ત્રિકોણને જોઈશું અને અમારી પાસે આંતરિક માર્કેટિંગ બાહ્ય માર્કેટિંગ સંસ્થા અને તે બધા કર્મચારીઓ વચ્ચેના સંચારનું આંતરિક માર્કેટિંગ હશે જેથી દરેક સંસ્થા સમાન પૃષ્ઠ પર હોય સેવા કર્મચારીઓ અને સેવા ઉપભોક્તાઓ વચ્ચે કોઈપણ અવરોધ વિના સઘન સંચાર થાય જેથી સેવાના સર્જકો સેવા કર્મચારીઓને ગ્રાહકો પાસેથી શું સારું અને શું ખરાબ છે તે અંગે સીધો પ્રતિસાદ મળે અને આ ત્રણ ખૂણાઓની આસપાસ જ્ઞાનનો પ્રવાહ કરતી પદ્ધતિ સારી માહિતી અને સંચાર તકનીક દ્વારા સક્ષમ હોવી જોઈએ જેથી તે વાસ્તવિક સમય માં હોય ઓછી સંપર્ક સિસ્ટમના કિસ્સામાં ઘણી વખત નવી સેવાની રચના નવી ઉત્પાદન લાઇનની રચના જેવી જ હોય છે અને આ પ્રકારની સેવાઓમાં અને કેટલાક કિસ્સાઓમાં કેટલીક ઉચ્ચ સંપર્ક સેવાઓ અમે સેવાને સુધારવા માટે વિવિધ પ્રકારની તકનીકો જેમ કે લાઇન બેલેન્સિંગ વગેરે માટે ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ અમે તે પછીના સત્રમાં ચર્ચા કરીશું પરંતુ હું ફક્ત એ વાતને મહત્વ આપવા માંગતો હતો કે ઘણી વાર ઓછી સંપર્ક સેવા લગભગ નવી ઉત્પાદક રેખા બનાવવાની જેમ બનાવી શકાય છે પરંતુ મોટાભાગે નવી સેવા નિર્માણ યોજના નું સ્વરૂપ લે છે તેથી તે એક પ્રકારની લાંબી અવધિ ઓછી પ્રબળતા હોઈ શકે છે તેથી ઉત્પાદન સેવા વિશે વિચારો જેનું સર્જન આ ચોક્કસ લે છે આ ચોક્કસ રેખા ને અનુસરે છે ઉદાહરણ તરીકે મૂવી અથવા થિયેટર નિર્માણ અથવા કોઈ મનોરંજન તેથી આ સેવાના દાખલાઓ સામાન્ય રીતે આ યોજના ના હોય છે તેથી મૂવી એક પ્રકારની છે અને તે ઓછી માત્રાની છે લાંબી અવધિ ની છે ત્યાં ઘણી પ્રવૃત્તિઓ છે અને ત્યાં જટિલ પ્રવૃત્તિઓ છે તમે આ પ્રકારની નવી સેવા નિર્માણમાં યોજના વ્યવસ્થાપન તકનીકોનો ઉપયોગ કરી શકો છો પછી અલબત્ત ત્યાં જુથ પ્રકારની નવી સેવાઓ છે જેમ કે નવા પ્રકારના સ્પા તેથી જ્યાં વાસ્તવમાં તે ટૂંકો સમયગાળો છે ત્યાં જથો હજી પણ ઓછો છે કારણ કે તે હજી પણ લોકો માટે લોકોની સેવાના પ્રકારો છે પરંતુ દરેક સેવાનો દાખલો તદ્દન વૈવિધ્યપૂર્ણ છે દરેક વ્યક્તિગત ગ્રાહક માટે પ્રવૃત્તિઓના વિવિધ ક્રમ છે અને આ કિસ્સાઓમાં અલબત્ત તેમાં ઘણી સમય સૂચકતા સામેલ છે તેથી દંત ચિકિત્સકની સેવા હવે ડેન્ટલ સ્પા તરીકે ફરીથી બનાવવામાં આવી છે તમે ઇન્ટરનેટ પર સર્ચ કરી શકો છો અને તમને તેઓ જેને ડેન્ટલ સ્પા કહે છે તેના ઘણા રસપ્રદ ઉદાહરણો મળશે તેથી દંત ચિકિત્સક પાસે જવું એ હવે ભયજનક અનુભવ નથી પરંતુ તેઓ તે જ સેવાને આનંદદાયક સેવા તરીકે ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે તમે ડેન્ટલ સ્પામાં આગળ વધી શકો તે જુથ પ્રકારની નવી સેવા હશે જોબ શોપ ટૂંકી અવધિ ઓછી પ્રબળતાજરૂર મુજબ રૂપાંતરણ સમય સૂચકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વિવિધ ગ્રાહકો માટે વિવિધ ક્રમ છે અને પછી ત્યાં લાઇન પ્રકારપ્રવાહ ની દુકાન ટૂંકા સમયગાળો ઉચ્ચ પ્રબળતા સતત પ્રક્રિયા પ્રમાણભૂત ઉત્પાદન અને ફરીથી ત્યાં ઘણા ઉદાહરણો હોઈ શકે છે આજની તમારી ટૂંકી સોંપણી મને નવી સેવાના કેટલાક ઉદાહરણ આપવાનું છે અથવા તે હાલની સેવા હોઈ શકે છે જેને તમે વધારી શકો છો જે આ પ્રવાહ ની દુકાન અથવા લાઇન સિદ્ધાંતને અનુસરે છે હું તમને એક સંકેત આપી શકું છું ઉદાહરણ તરીકે પેથોલોજી લેબ જ્યાં લોકો આવી રહ્યા છે પરીક્ષણ માટે તેમનું લોહી આપી રહ્યા છે અને બહાર નીકળી રહ્યા છે ત્યાં પ્રમાણભૂત રક્ત પરીક્ષણોનું મેનૂ છે જેમાંથી તેઓ પસંદ કરી શકે છે તેથી ત્યાં માનક સેવાઓનું એક મેનૂ છે અને તે છે લોકો અંદર આવે છે કે બહાર જઈ રહ્યા છે તે પ્રવાહ છે અને રેખા સંતુલન જેવી તકનીકોનો અહીં ઉપયોગ કરી શકાય છે પરંતુ હું ઈચ્છું છું કે તમે તમારા અસાઇનમેન્ટ તરીકે ઓછામાં ઓછા બે આવા સેવાના દાખલાઓ ઓળખો અને મને જણાવો કે જે તમે તમારી આસપાસ જુઓ છો અને આવી સેવાઓમાં આ એક નિર્ણાયક મુદ્દો છે જે તમને નવી સેવાઓ માટેના વિચારો શોધવાનો થોડો સંકેત આપી શકે છે હવે સેવા માટેની પ્રક્રિયા પસંદગી સેવા અહીં સમય પર આધારિત છે તે પ્રવેશ સમય કતારનો સમય ક્રિયા સમય હોઈ શકે છે અને સામાન્ય રીતે સમયનો પ્રવાહ તાર્કિક ક્રમને અનુસરે છે તેમાં થોડી સુગમતા હોઈ શકે છે તેથી જો તમે આ સિદ્ધાંતોને રેસ્ટોરન્ટ નકશા માં લાગુ કરશો તો આ મુદ્દાઓ એકદમ સ્પષ્ટ થઈ જશે હવે એકવાર તમે ઓળખી લો કે તમારી નવી સેવા છે કે જેને તમે રૂપરેખાંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો પછી ભલે તે મૂવી બનાવવાની સેવા જેવી હોય અથવા ડેન્ટલ સ્પા પ્રકારની સેવા જેવી હોય અથવા પેથોલોજી લેબ પ્રકારની સેવા જેવી હોય પછી તમે અન્ય પરિમાણ અથવા તેના બદલે બે પરિમાણ જોઈ શકો છો એક જટિલતાનું પ્રમાણ છે અને બીજું વિચલનનું પ્રમાણ છે અને તમે આના જેવો ચાર્ટ જોઈને નવી સેવાઓ બનાવી શકો છો તેથી અમે ફરીથી આ રેસ્ટોરન્ટનો સાદગી માટે ઉપયોગ કર્યો છે કારણ કે આપણે બધા આવી સેવાથી પરિચિત છીએ અને તમે અહીં જોઈ શકો છો તે શરૂઆતથી જ જ્યાં અમે આરક્ષણ લઈએ છીએ તેથી અમારી પાસે એક રેસ્ટોરન્ટ હોઈ શકે છે જેમાં આરક્ષણ પદ્ધતિ હોય દેખીતી રીતે એક ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ જ્યાં ગ્રાહકોને ટેબલ આવર્તનના આધારે નહીં પરંતુ ચોક્કસ સત્રમાંથી મહત્તમ આવક મેળવવાના આધારે આપવામાં આવે છે જેનો અર્થ છે કે અમે ઇચ્છીએ છીએ કે ગ્રાહક વધુ સમય પસાર કરે વધુ ખોરાકનો ઓર્ડર આપે વધુ પીણાં પોતાને માણો અને પ્રક્રિયામાં પણ રેસ્ટોરન્ટ માટે વધુ મૂલ્ય બનાવો પરંતુ તે પ્રકારની સેવા એ સેવા નથી જે તમે ઈડલી ડોસા રેસ્ટોરન્ટ અથવા હેમબર્ગર અથવા પરોટા રેસ્ટોરન્ટમાં ઓફર કરશો આપણે ત્યાં પ્રવાહ જોઈએ છે અમને સીટ દીઠ કલાક દીઠ વધુ ગ્રાહકો જોઈએ છે તેથી તમે આસપાસ ના સમયને મહત્તમ કરવા માંગો છો અમે નથી ઇચ્છતા કે લોકો વપરાશ વિના લાંબા સમય સુધી ટેબલ પર બેસી રહે દેખીતી રીતે આવી રેસ્ટોરાંમાં કોઈ આરક્ષણ હશે નહીં તેથી આપણે જોઈએ છીએ કે આપણે વિવિધ તત્વોને કેવી રીતે જોઈએ છીએ અને આપણે મેચ મિક્સ અને મેચ બદલી શકીએ છીએ અને વિવિધ પ્રકારની સેવાઓ બનાવી શકીએ છીએ તો ઉદાહરણ તરીકે શું આપણી પાસે રેસ્ટોરન્ટ હોઈ શકે જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે ફળ અને પીણા ખાવા પીવા વિશે વિચારીએ છીએ શું આપણી પાસે એક રેસ્ટોરન્ટ હોઈ શકે જ્યાં ભોજન પીરસવામાં ન આવે ટેબલ અને ખુરશીઓ ન હોય હા અલબત્ત એવી રેસ્ટોરન્ટ્સ છે જે ફક્ત ટેક અવે સેવા આપે છે પરંતુ ત્યાં કોઈ રેસ્ટોરન્ટ હોઈ શકે છે જે રેસ્ટોરન્ટનો આકાર અને કદ ધરાવે છે પરંતુ તે ખોરાક અને પીણા સાથે વ્યવહાર કરતું નથી તેથી તે એક બાર છે પરંતુ તે પીણાં પીરસતું નથી શું તે શક્ય છે જો આપણે અહીં પીણાં જોઈએ તો મારો મતલબ છે કે આપણે એક તરફ જમણી બાજુએ પસંદગીઓ ઉમેરી શકીએ છીએ અથવા પસંદગીઓની સંખ્યા ઘટાડી શકીએ છીએ આ જટિલતાથી સરળતા તરફ જઈ રહ્યું છે અને વિવિધ મૂલ્ય પ્રસ્તાવનું નિર્માણ કરી રહ્યું છે પરંતુ ઘણા કિસ્સાઓમાં અમે તેને દૂર પણ કરી શકીએ છીએ તેથી ઉદાહરણ તરીકે આ પીણાનો ભાગ અને ખોરાકનો ભાગ અમે સેવા જેવી રેસ્ટોરન્ટને દૂર કરી શકીએ છીએ અને બનાવી શકીએ છીએ જે જાપાનમાં અથવા અન્ય ઉચ્ચ પ્રદૂષિત શહેરોમાં ખૂબ જ લોકપ્રિય છે ત્યાં ઓક્સિજન બાર છે તેથી લોકો ઉચ્ચ ગુણવત્તાની હવા માટે શ્વાસ લેતા હોય છે કમનસીબે આ આપણા દેશમાં ખૂબ જ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની જશે પરંતુ તે એક સેવાનું ઉદાહરણ છે જે સામાજિક રીતે જરૂરી છે અને માંગવામાં આવે છે લાભદાયક રીતે પ્રદાન કરવામાં આવે છે અને આ સરળતા જટિલતા ચાર્ટને જોઈને નવીનતા તરીકે કલ્પના કરવામાં આવે છે તેથી આ એક સરળ ચાર્ટ છે કાઢી નાખો મિક્સ કરો અને મેચ કરો વિવિધ સેવા વિકલ્પો બનાવો અને સેવા માં હંમેશા ઉત્પાદક રેખા ના ઘટકો હશે પરંતુ આખી સેવા કદાચ થોડી વાર પહેલાં ચર્ચા કરેલી રેખા જેવી હોઈ શકે છે તે ફ્લો ચાર્ટ છે અને તેથી બધી વસ્તુઓ જે આપણે સામાન્ય રીતે નવી ઉત્પાદન રેખા બનાવવા માટે કરીએ છીએ આવી સેવામાં કરવાની જરૂર પડશે આ પ્રકારની સેવામાં અમે લોકો કરતાં વધુ ટેક્નૉલૉજી બનાવવા અથવા સામેલ કરવાનું ગમશે કે અમે સહાનુભૂતિ ન કરીએ તેની કાળજી રાખીએ મેં અગાઉના સત્રમાં બેંકોના ઉદાહરણ ની ચર્ચા કરી હતી તમે મૂળ રીતે તમામ ટેલર્સને બહાર ખસેડ્યા છે અને એટીએમ મશીનો સ્થાપિત કર્યા છે પરંતુ પછી બોર્ડ બેક રિલેશનશિપ એક્ઝિક્યુટિવ્સ કારણ કે ત્યાં ગ્રાહક વિસંગતતા હતી નોંધપાત્ર ટકાવારી વરિષ્ઠ નાગરિકો ની હતીતેથી અમે વ્યક્તિઓ સાથે વાતચીત કરવાનું પસંદ કરીએ છીએ તેથી આવી ગ્રાહક પ્રોફાઇલ દ્વારા પ્રભુત્વ ધરાવતી શાખાઓ પાછી લાવવામાં આવે છે તેઓ સંબંધ કાર્યવાહક છે જો તમને આ ભાગ વિશે ખાતરી ન હોય તો પરંતુ સામાન્ય રીતે પ્રોડક્શન લાઇન સેવાની પ્રકૃતિને કારણે લોકોને ટેક્નોલોજી સાથે અવેજી કરશો નહીં તેથી આ રૂપરેખાંકનમાં બેંકોને વારંવાર ગણવામાં આવે છે લોકો પૈસા મૂકવા આવે છે અથવા પૈસા ઉપાડે છે તેથી પૈસા નાખવું અને કાઢવું બંને તમે સ્વચાલિત કરવાનો પ્રયાસ કરો ઉત્પાદન રેખા નો અભિગમ અપનાવવાનો પ્રયાસ કરો અને વધુ મૂલ્ય પેદા કરતી પ્રવૃત્તિઓ જેમ કે લોન આપવી અથવા લોન એકત્રિત કરવી અથવા વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે ધિરાણ વગેરે માટે બેંક અધિકારીઓને છોડી દો તેથી મોટાભાગની સેવાઓમાં આ દિવસોમાં અમે ગ્રાહકને વધુને વધુ સામેલ કરવા માનક બ્લોક્સ બનાવવા સ્વ સેવા બનાવવા અને માનવ મશીન સંયુક્ત સિસ્ટમ નિષ્ણાત સિસ્ટમ અને નિષ્ણાત કર્મચારીઓને માત્ર ઉચ્ચ મૂલ્યવર્ધક પ્રવૃત્તિઓ માટે અનામત રાખવા માંગીએ છીએ આ સિદ્ધાંતોને અપનાવીને મહાન સેવાઓ નવી સેવાઓ બનાવવામાં આવી છે અને ઉત્તમ ઉદાહરણ ભારતમાં અરવિંદ આઈ કેર છે જે હવે વિશ્વ પ્રસિદ્ધ છે ઘણા દેશોમાં ફેલાયેલું છે મોડેલની નકલ કરવામાં આવી છે સંખ્યાબંધ દેશોનું અનુકરણ કરવામાં આવ્યું છે અરવિંદ આઇ કેર પોતે તેમની પાંખો ફેલાવે છે અને ઘણા દેશોમાં જાય છે જે મૂળરૂપે એક વ્યક્તિગત ડૉક્ટર વી દ્વારા ડ્રીમ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી અને તેમનું સ્વપ્ન ઘણા લોકોને પોસાય તેવી કિંમતે મોતિયાના ઓપરેશન અને સરળ આંખની સંભાળ પૂરી પાડવાનું હતું તેમણે દક્ષિણ ભારતમાં શરૂઆત કરી જ્યાં મોતિયાના ઓપરેશનની પ્રક્રિયા જોઈને અમે સમજી ગયા કે સૌથી મહત્વપૂર્ણ ભાગ તે સેવા ઓપરેશનનો સૌથી ઉચ્ચ મૂલ્યનો ભાગ છે જ્યાં ડૉક્ટર મૂળ લેન્સને આંખમાંથી બહાર કાઢે છે અને કૃત્રિમ લેન્સ મૂકે છે બીજું બધું આંખના ટીપાં આપવા પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં દર્દીને થોડો સમય નિરીક્ષણ હેઠળ રાખવું આંખના ટીપાં આપવા દર્દીનું ફરીથી નિરીક્ષણ કરવું અન્ય તમામ જરૂરી આરોગ્યપ્રદ સારવારો અને ઓપરેશન પછીની તમામ પ્રક્રિયા તેથી અરવિંદ આઇ કેરે ઔદ્યોગિક ઇજનેરી સિદ્ધાંતો અપનાવ્યા અને કેટલાક ઉત્પાદન લાઇન સિદ્ધાંતોને વિસ્તૃત કર્યા અને સમજ્યું કે સૌથી વધુ મૂલ્યવાન મશીનને બહુવિધ લાઇન દ્વારા પરાક્રમ કરવું જોઈએ અને બિન મૂલ્ય ઉમેરણ સ્ટોપને દૂર કરવું જોઈએ અને તેમાંથી ઘણાને ખૂબ જ નવીન રીતે કર્યું હું તે બધાની ચર્ચા નથી કરી રહ્યો હું તમને વિનંતી કરીશ કે વેબ પર જુઓ અને શોધો તો તમને યૂ ટ્યૂબ પર અરવિંદ આઈ કેર વિશે ઉત્તમ પ્રસ્તુતિઓ મળશે પરંતુ ગ્રાહકને સામેલ કરીને અને પ્રક્રિયા ઉત્પાદક રેખા ની ડિઝાઇન તકનીકોને અપનાવી જ્યાં તે લાગુ પડે છે ત્યાં માનવીય સહાનુભૂતિ અને માનવીય સ્પર્શને સૌથી મહત્વપૂર્ણ ભાગો માટે આરક્ષિત કરીને નવી સેવા બનાવવામાં વ્યક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ બનાવી શકે છે નફાકારક પરંતુ સમાજ માટે ઉચ્ચ ગુણવત્તાની નવી સેવાઓ ખૂબ જ મૂલ્યવાન છે તેથી ઉદાહરણ તરીકે અરવિંદ આઈ કેર તાજેતરમાં છેલ્લા એક દાયકાથી ડાયાબિટીક રેટિનોપેથીના આ ખૂબ જ જટિલ ક્ષેત્રમાં કાર્યરત છે ડાયાબિટીસના દર્દીઓની મેક્યુલર ડિજનરેશન અને તેમની આંખો અને તેમને જરૂરી સારવાર અને તમે અહીં તેમના 2000 થી 2010 નું પરિણામ જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે લગભગ સમાન સુવિધા સાથે સારવાર કરાયેલા ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે અને કેટલાક ઉદાહરણો અહીં બતાવવામાં આવ્યા છે તેનો ઉપયોગ દર્દીઓમાં જાગૃતિ નિર્માણ સાથે શરૂ થાય છે તેથી હૉસ્પિટલની મુલાકાત લેવાની જરૂરિયાતને દૂર કરવાની શરૂઆત અને જ્યારે તેમની પાસે વિવિધ આઉટરીચ પ્રવૃત્તિઓ દ્વારા અને આ જાગૃતિ ફેલાવતા વિભાગો દ્વારા ઘણા કિસ્સાઓમાં જ્યારે ગ્રાહક સારવાર માટે આવે છે ત્યારે ગ્રાહક પહેલાથી જ અગાઉની જાણકારી સાથે તૈયાર હોય છે તેથી પૂર્વ સારવારના તબક્કામાં ચર્ચાઓ અને વિવિધ પ્રકારનાં પ્રદર્શનોમાં ગ્રાહકોની સક્રિય સંડોવણી છે અને પછી સારવાર થાય છે અને પછી અહીં તેઓ નવા સેવા મોડેલનું વર્ણન છે શું ગ્રાહકો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને ઔદ્યોગિક ઇજનેરી સિદ્ધાંતો લાભદાયી રીતે કાર્યરત છે તેથી કૃપા કરીને અરવિંદ આઇ કેર પર માહિતી માટે શોધ કરો અને તે નવી સેવા ડિઝાઇન પદ્ધતિઓનો માર્ગ તોડી રહી છે અને તમારી સમજણ શેર કરો અને ફોરમ પર તમારી ટિપ્પણીઓ શેર કરો અને જુઓ કે પુરવઠા અને માંગને ગતિશીલ રીતે મેનેજ કરવા પહેલાં આપણે ચર્ચા કરેલ આ મહત્વપૂર્ણ ભાગનો ઉપયોગ નવી આરોગ્ય સંભાળ સેવા મહત્વપૂર્ણ સેવા માટે ફાયદાકારક રીતે કેવી રીતે થઈ શકે છે તેથી અરવિંદ આઇ કેર એ તમારા માટે ફોરમ પર અભ્યાસ કરવા અને ચર્ચા કરવા માટે અને તમારા ઇનપુટ્સ આપવા માટે એક જીવંત કેસ છે કે નવી સેવા કેવી રીતે બનાવવામાં આવી છે તેની વિશેષતાઓ શું છે તેઓએ કયા પડકારોનો સામનો કર્યો છે અને તે શિક્ષણને અન્ય સેવાઓમાં કેવી રીતે ગોઠવી શકાય છે